ચાલો જોઈએ કે આપણે કેવી રીતે પીવી સ્રોત અને લોડને ઇન્ટરફેસિંગ ડીસી ડીસી કન્વર્ટરનું સિમ્યુલેટીંગ કરી શકીએ અગાઉ આપણે જોયું કે પીવી સ્રોત પ્રતીક અને પેટા સર્કિટ કેવી રીતે બનાવવી અને અમે તે પીવી સ્રોતનો ઉપયોગ ડીસી ડીસી કન્વર્ટરને પાવર કરવા અને લોડને R0 પર પહોંચાડવા માટે કરીશું આપણે ઓપન લૂપમાં પીવી સ્રોત ડીસી ડીસી કન્વર્ટરનું સિમ્યુલેટીંગ કરીશું અમારી પાસે ફક્ત એક PWM છે અમે હજી પણ લૂપ બંધ કરીશું નહીં કે જે પછીથી MPPT ટ્રેકિંગ એલ્ગોરિધમ્સની ચર્ચા કર્યા પછી આવશે તેથી આપણે સિમ્યુલેશન માટે જે લઈ શકીએ છીએ તે છે પીવી સ્રોત આપણી પાસે PWM અને ડીસી ડીસી કન્વર્ટર હોઈ શકે છે આ શેડવાળા પ્રદેશને અમે SPICE માં સિમ્યુલેટ કરીશું સિમ્યુલેશન ફોલ્ડરમાં મેં વધુ ચાર ફોલ્ડર્સ બનાવ્યાં છે સિમ્યુલેટીંગ માટે બૂસ્ટ ફોલ્ડર પીવી મોડ્યુલ માટે બૂસ્ટ કન્વર્ટર ઇન્ટરફેસ બક બૂસ્ટ કન્વર્ટર ઇંટરફેસને પીવી મોડ્યુલ બક કન્વર્ટર અને અહીં આ ફોલ્ડરમાં M ફાઇલ છે જે આપેલ કોઈપણ કન્વર્ટર માટે ડ્યુટી ચક્રની પુનસ્થાપન માટે તપાસ કરીશું ચાલો પહેલા બુસ્ટ કન્વર્ટર જોઈએ મારી પાસે અહીં સ્કેમેટીક ફાઇલ છે ચાલો હું તેને ઝૂમ કરું હા હવે તમે જુઓ છો કે આ બૂસ્ટ કન્વર્ટર ઇન્ડક્ટર સ્વીચ ડાયોડ કેપેસિટર લોડની સ્કેમેટીક છે તેથી આ ભાગ બૂસ્ટ કન્વર્ટર છે રીપલ ઇનપુટ રીપલ સુધારવા માટે મારી પાસે અહીં પીવીના ટર્મિનલની તરફ કેપેસિટર છે આ પીવી સ્રોત મોડ્યુલ છે જેનું મોડેલ આપણે અગાઉ ડિઝાઇન કર્યું છે sub એક પેટા સર્કિટ ફાઇલ છે જેમાં આ અને કેટલાક અન્ય લોકોના પેટા સર્કિટ મોડેલ છે તેમાં આ પાવર સ્વીચ માટેનાં મોડેલ પણ છે તેમાં આ PWM માટેનાં મોડેલ પણ છે મારી પાસે અહીં કરંટ છે એક વોલ્ટેજ સ્રોત જે મૂલ્ય 0 પર સેટ કરેલો છે મૂલ્ય 0 પર સેટ કરેલ વોલ્ટેજ સ્રોતનો ઉપયોગ તે શાખા દ્વારા કરંટ સંવેદના માટે કરી શકાય છે તેથી અમે VIpv ખરેખર પીવી કરંટ IPV સંવેદના આપી રહ્યા છીએ અને VIL ખરેખર ઇન્ડકટર કરંટને સંવેદના આપી રહ્યા છે આ કરંટ સંવેદન વોલ્ટેજ સ્રોત મૂલ્ય પણ 0 પર સેટ કરેલું છે મેં ઊર્જા સંગ્રહ તત્વો કેપેસિટીન્સ પર કેટલાક પ્રારંભિક શરત મૂલ્યો મૂક્યા છે મારી પાસે આ પ્રારંભિક શરત 1 ૮ એમ્પીયર છે અને કેપેસિટરમાં પણ મેં આ પ્રારંભિક શરત 49 5 વોલ્ટ આઉટપુટ પર મૂકી છે જેથી સિમ્યુલેશન સરળ અને ઝડપી બનશે તમે પ્રક્રિયા દરમિયાન ઘણાં ઓસિલેશન જોશો નહીં તેથી 100 ઓહ્મ્સના R0 માટે મેં ગણતરી કરી છે કે 0 72 નું ડ્યુટી ચક્ર આપવા માટે Vc મૂલ્ય 0 44 હોવું જોઈએ ડ્યુટી ચક્ર અને VC વોલ્ટેજ વચ્ચે શું સંબંધ છે ચાલો હું તમને બતાવીશ અહીં બૂસ્ટ કન્વર્ટર અને PWM બ્લોક છે હવે Vd વાસ્તવિક ડ્યુટી ચક્ર સેટ કરી રહ્યું છે તેથી PWM બ્લોકની અંદર ત્યાં એક ત્રિકોણ વાહક કંઈક છે તો ચાલો કહી શકીએ કે ત્રિકોણ વાહક જઈ રહ્યું છે આ જુસ્સામાં આ 1 છે આ 0 છે આ 1 છે તેથી તમારું Vd મૂલ્ય 1 પર છે પછી ડ્યુટી ચક્ર 0 છે અહીં Vd 0 અને ડ્યુટી ચક્ર ½ માટે 0 5 ની વચ્ચે છે અને d 1 ની સાથોસાથ Vd 1 પર છે તેથી આપણે સંબંધ મેળવીએ છીએ d ડ્યુટી ચક્ર એ Vd વત્તા 1 ભાગ્યા 2 છે પીવી સ્રોત આપણે જાણીએ છીએ કે શોર્ટ સર્કિટ કરંટ અને વોલ્ટેજ સ્કેલનું મૂલ્ય શું છે અને અમે પીવી સ્રોતનું સિમ્યુલેટ કર્યું છે અને IV લાક્ષણિકતા જોયું છે તેથી તમે શોર્ટ સર્કિટ કરંટ મૂલ્ય અને ઓપન સર્કિટ કરંટ મૂલ્ય અને મહત્તમ પાવર પોઇન્ટ મૂલ્યને પણ જાણો છો તેથી તે કિંમતોનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરી શકીએ કે d ની કિંમત શું હોવી જોઈએ પીવી પેટા ફાઇલ પેટા સર્કિટ ફાઇલમાં આપણી પાસે પાવર sw છે આ પાવર સેમી કંડક્ટર સ્વીચ માટેની પેટા સર્કિટ છે તો આ સેમી કન્ડકટર સ્વીચ માટે પાવર SW એ પેટા સર્કિટ છે આ PWM ટ્રાઇ ત્રિકોણાકાર PWM અહીં આ બ્લોક માટે પેટા સર્કિટ છે PWM સિંગલ ફેઝ છે જ્યાં અમારી પાસે પરિમાણ છે વાહક આવૃત્તિ છે અને પછી તમારી પાસે પીવી સ્ત્રોત છે પેટા સર્કિટ પીવી સ્રોત તે છે જે આપણે અગાઉ બનાવ્યું હતું અને તે આ xPV પીવી સ્રોત માટે છે ચાલો હવે ટર્મિનલ પર જઈએ અને સર્કિટનું સિમ્યુલેટીંગ કરીએ મેં ટર્મિનલ ઓપન કર્યું છે ચાલો ફોલ્ડરમાં જઈએ બૂસ્ટ કરીએ હું ચોખ્ખી સૂચિ જનરેટ કરીશ Gનેટ યાદીની મદદથી બુસ્ટ નેટને બહાર લાવીશ હવે NGSPICSબુસ્ટ સર્કીટ પર જઈશ તેથી તે સિમ્યુલેશન કરશે અને પછી અમારી પાસે તેનાથી આગળ હશે હવે ચાલો આલેખ કરીએ કે તમે શું દોરવા માંગો છો હું ઇનપુટ કરંટ VIpv ગુણ્યા વોલ્ટેજ ટર્મિનલમાં પાવર આપશે ચાલો VT ટર્મિનલ વોલ્ટેજ ગુણ્યા VIpv સ્રોત IPV સ્રોતમાંથી મળતો કરંટનો અએખ દોરીએ તેથી તમે જોશો કે ઇનપુટ પાવર લગભગ 26 વોટની આસપાસ ફરતી હોય છે તમે પહેલાં જોયું છે કે આ પીવી મોડ્યુલ કે જેનો અમે ઉપયોગ કર્યો છે તેમાં લગભગ 26 વોટની મહત્તમ પાવર છે તેથી આ વિશેષ ડ્યુટી ચક્ર પર તે એક મહત્તમ RT મૂલ્ય રજૂ કરે છે જે પીટી મોડ્યુલમાંથી જોવા મળે છે જેનાથી મહત્તમ પાવર સ્થાનાંતરિત થાય છે તે જોવા માટે આપણે ઇનપુટ PWM પર અહીં વેવ ફોર્મનું અવલોકન કરીશું તે 0 44 અથવા 440 mv છે જે આપણે કહ્યું છે અને આ મૂલ્ય પર ડ્યુટી ચક્ર 0 72 છે અમને આ ડ્યુટી ચક્ર 0 72 કેવી રીતે મળ્યું સંબંધમાંથી ફરી ચાલો હું તમને બતાવીશ કે કેવી રીતે મળ્યું મને M ફાઇલમાં જવા દો હું ઓક્ટેવ સ્ક્રિપ્ટ ફાઇલ રીચાબીલીટી એમ ફાઇલ ખોલીશ તો તમે અહીં જુઓ હું R0 ને 1 થી 100 સુધી બદલી રહ્યો છું અને આ PV મોડ્યુલની લાક્ષણિકતા છે જે આપણે ઉપયોગમાં લઈએ છીએ તે 26 વોટની પેનલ છે 14 વોલ્ટની Vm છે મહત્તમ પાવર પર વોલ્ટેજ છે Im એ PmVm થી ગણાય છે RT ટર્મિનલ અવરોધ VmIm છે પછી R0 ની દરેક કિંમત માટે આપણે આ ચલાવીશું આપણે હવે શું શોધીએ અમે શોધીએ કે બૂસ્ટ કન્વર્ટર માટે ડ્યુટી ચક્ર શું છે તે સંબંધ RT નો ઉપયોગ કરીને R0 2 ની બરાબર છે શોધો કે બૂસ્ટ કન્વર્ટર માટેનું ડ્યુટી ચક્ર એ 1 માઈનસ RT ભાગ્યા R0 નું વર્ગમૂળ છે તમે બક કન્વર્ટર બૂસ્ટ કન્વર્ટર પણ વાપરી શકો છો અને હું પરિણામો ઓક્ટેવ વર્કસ્પેસ પર રજૂ કરીશ તો ચાલો આપણે ઓક્ટેવ ખોલીએ અને આ ચલાવીએ અને ચાલો જોઈએ કે શું થાય છે મને ઓક્ટેવ આપવા દો મને M ફાઇલ પર જવા દો જ્યાં તમારી પાસે રીચાબિલિટી m છે અને મને આ વર્કસ્પેસ સ્ક્રીન સાફ કરવા દો અને રીચાબિલીટી ટાઇપ કરો તેથી તમે અહીં જુઓ છો કે અમારી પાસે અહીં સૂચિબદ્ધ પીવી સ્રોતની વિગતો છે મહત્તમ પાવર પર વોલ્ટેજ 14 8 મહત્તમ પાવર પર કરંટ 1 8 ટર્મિનલ અવરોધ મહત્તમ પાવર 7 6 ઓહ્મ છે હવે અહીં પ્રથમ ફક્ત કોલમનો વિચાર કરો R0 આ R0 છે R0 લોડ અવરોધના દરેક મૂલ્ય માટે અમારી પાસે બુસ્ટ માટે ડ્યુટી ચક્રનું થોડું મૂલ્ય છે તમે જુઓ છો કે આ માન્ય ડ્યુટી ચક્ર નથી હવે ચાલો 100 ના R0 જોઈએ આપણે જોઈએ છીએ કે મહત્તમ પાવર પોઇન્ટ પર આ સમીકરણ અનુસાર મહત્તમ પાવર ઓપરેશન પ્રાપ્ત કરવા માટે ડ્યુટી ચક્રનું મૂલ્ય 0 72 છે તેથી 0 72 ડ્યુટી ચક્રનો અર્થ થાય છે VC એ 0 44 સંબંધોનો ઉપયોગ કરીને જે આપણે PWM ત્રિકોણ માટે જોયો છે તે 1 થી 1 પર જઈ રહ્યો છે તેથી જ અમે VC મૂલ્ય 0 44 પર રાખ્યું છે ચાલો હવે હું R0 ની કિંમત 100 થી કંઇક નીચે રાખીશ ચાલો આપણે 70 કહીએ 70 પર ડ્યુટી ચક્ર 0 67 છે જે 0 67 ગુણ્યા 2 માઈનસ 1 જે 0 44 ને બદલે આપણે તેને 0 34 માં બદલી શકીએ પરંતુ પહેલા ચાલો R0 ની કિંમત 100 થી 70 બદલીએ તેથી ચાલો હું R0 થી 70 ની કિંમત બદલી દઉ અને ચાલો સિમ્યુલેશન ચલાવીએ સિમ્યુલેશન ચલાવ્યા પછી હવે હું અપેક્ષા કરું છું કે પીવી પેનલમાંથી નીકળતી ઇનપુટ પાવર પર મહત્તમ પાવર રહેશે નહીં તેથી તે તેના કરતા ઓછું હશે તેથી ચાલો આપણે તે જોઈએ તમે જોશો કે મહત્તમ પાવર 26 વોટ પર હતી હવે તે નીચું છે ક્યાંક 23 વોટની આસપાસ છે હવે ચાલો આપણે કહીએ કે જો આપણે 0 67 નું મેચિંગ ડ્યુટી ચક્ર આપીશું તો પાવર ફરીથી મહત્તમ પાવર ઓપરેટિંગમાં આવશે તેથી ચાલો હું VC ને 0 34 માં બદલીશ આ 0 67 ના ડ્યુટી ચક્રને અનુરૂપ છે તો ચાલો હું તેને બદલીશ અને ચાલો હવે હું ફરીથી સિમ્યુલેશન ચલાવું છું તેથી હવે ડ્યુટી ચક્ર R0 સાથે મેળ ખાતી છે અને તેથી પીવી પેનલ સમક્ષ રજૂ કરાયેલ RT એ મહત્તમ હશે જે મહત્તમ પાવર ઓપરેટિંગ પોઇન્ટ પર છે તેથી અમે અપેક્ષા રાખીએ છીએ કે પીવી પેનલ દ્વારા ખેંચાયેલી પાવર મહત્તમ પાવર પોઇન્ટ પર હશે તેથી તમે અહીં જુઓ છો કે પેનલ હવે 26 વોટને સપ્લાય કરવા પરત આવી છે તેથી આ રીતે તમે સર્કિટના વિવિધ પાસાંઓને સમજવાનો પ્રયાસ કરી શકો છો પીવી પેનલમાં આ બૂસ્ટ કન્વર્ટર ઇંટરફેસનાં વિવિધ કરંટો અને વોલ્ટેજને અવલોકન કરવાનો પ્રયાસ કરી શકો અને શક્ય તેટલી સૂઝ મેળવવાનો પ્રયાસ કરી શકો છો હું તમને છોડું છું શક્ય તેટલી વિગત અને શક્ય તેટલી વિવિધતા સાથે વર્કઆઉટ કરવા માટે આ બૂસ્ટ કન્વર્ટર સર્કિટ માટે હું સંસાધનો વિભાગમાં તમારી સાથે વહેચીશ ચાલો હવે હું બક ફોલ્ડરમાં જઈશ અને બક સ્કેમેટિક ફાઇલ ખોલીશ અને ચાલો આને ઝૂમ કરીએ અને તમે જુઓ છો કે તે ફક્ત બૂસ્ટ કન્વર્ટરમાં જે ચર્ચા કરી હતી તે જ છે હવે તે બક કન્વર્ટર છે તમારી પાસે અહીં સ્વિચ આ ફેશનમાં ફ્રી વ્હિલિંગ ડાયોડવાળા ઇન્ડક્ટર અને એલ છે તમારી પાસે સમાન PWM છે અને તમારી પાસે VC કંટ્રોલ વોલ્ટેજ છે તમારી પાસે xPV છે આ પીવી સ્રોત છે તે જ પીવી સ્રોત ISC 2 Vscale 20 છે તેથી હવે ચાલો આપણે આનું સિમ્યુલેટીંગ કરીએ ડ્યુટી ચક્ર શું હોવું જોઈએ મેં R0 5 ઓહ્મ માટે અહી 0 62 મૂક્યું છે આ ડ્યુટી ચક્રના મૂલ્યને આપણે કેવી રીતે શોધીશું ચાલો રીચાબિલીટી તપાસ ચલાવીએ અને પછી મૂલ્યો શોધીએ તેથી તમે અહીં R0 5 ઓહ્મના મૂલ્ય માટે જુઓ છો બક કન્વર્ટર માટે ડ્યુટી ચક્ર 0 81 છે બુસ્ટ કન્વર્ટર માટે તે અમાન્ય ડ્યુટી ચક્ર છે તેનો ઉપયોગ કરી શકશે નહીં આ કેસ માટે બક કન્વર્ટર તે 0 81 છે તેથી તે 0 62 0 81 ગુણ્યા 2 માઈનસ 1 જે 0 આ આપ્યા પછી ચાલો સેવ કરીએ ટર્મિનલ ઉપર જઈએ અને સર્કિટનું સિમ્યુલેટીંગ કરીએ પ્રથમ હું Gnetlist અને પછી ngspicebuck cir નો ઉપયોગ કરીને નેટલિસ્ટ જનરેટ કરું છું તેથી સિમ્યુલેશન પસાર થાય છે અને અમે ઇનપુટ પાવર પીવી પેનલમાંથી આઉટ પાવર અવલોકન કરવા માંગીએ છીએ તો ચાલો તપાસીએ તમે જુઓ છો કે તે હવે લગભગ 26 વોટની આસપાસ ફરવા જઇ રહ્યો છે જે મહત્તમ પાવર પોઇન્ટ છે તમે ચેક પાર કરી શકો છો કંટ્રોલ વોલ્ટેજનનો આલેખ દોરો તે 0 62 પર છે જો હું R0 થી 20 ઓહ્મ સેટ કરું તો શું થાય છે 20 ઓહ્મ પર બક કન્વર્ટર માટે ડ્યુટી ચક્રની આવશ્યકતા 1 62 છે જે એક અમાન્ય મૂલ્ય છે ડ્યુટી ચક્ર 0 અને 1 ની વચ્ચે હોવું જોઈએ અને તેથી તમે નહીં કરો જો R0 20 ઓહ્મ છે તો તમે ક્યારેય મહત્તમ પાવર પ્રાપ્ત કરી શકશો નહીં જો કે ડ્યુટી ચક્રના આપેલા સમાન મૂલ્ય પર જો તમે R0 ને 20 તરીકે મૂકશો તો પાવર લોન ઓછું હશે ઉદાહરણ તરીકે R0 થી 20 બદલો અને ડ્યુટી ચક્ર કંટ્રોલ વોલ્ટેજ VC 0 62 રન સુધી છે અને તમે જોશો Vd 0 62 સમાન છે અને મને ઇનપુટ પાવરનો આલેખ દોરવા દો તમે જોશો ઇનપુટ પાવર 10 વોટની નીચે નથી જે ખરેખર ઓછું છે બીજી બાજુ ચાલો હું R0 થી 2 ઓહ્મ 2 ઓહ્મ બદલો જ્યાં બક કન્વર્ટર માટે ડ્યુટી ચક્ર 0 51 છે ચાલો આપણે કહી શકીએ કે હું બદલીશ R0 2 ઓહ્મ પછી સિમ્યુલેશન ચલાવો તમે જુઓ કે તે મહત્તમ પાવર પોઇન્ટ કરતા ઘણું ઓછું છે જો કે જો હું ડ્યુટી ચક્રને 0 51 માં બદલીશ તો ચાલો આપણે કહીએ કે 0 5 0 5 એ 0 વોલ્ટ VC ને અનુરૂપ છે તેથી ચાલો આપણે 0 વોલ્ટ VC કહીએ અને પછી સિમ્યુલેશન ફરીથી ચલાવો VC ને 0 થી બદલો ચલાવો અને ફરીથી જો હું પાવર તરફ નજર કરું છું તો તમે જુઓ છો કે તે ફરીથી મહત્તમ પાવર પહોંચાડે છે તેથી તમે હંમેશાં લોડ સાથે ડ્યુટી ચક્રને મેળ કરી શકો છો અને PV મોડ્યુલના ટર્મિનલ્સ પર જોવામાં આવેલ RT ટર્મિનલ અવરોધ એવું છે કે તે ઓપરેટીંગ પોઇન્ટ પર મૂકવામાં આવ્યું છે જેથી લોડ સાથે ડ્યુટી ચક્ર સાથે મેચ કરી શકે જે મહત્તમ પાવર આપશે હું તમને આ બક કન્વર્ટર સર્કિટનું વધુ સંશોધન કરવા માટે છોડીશ અને તેનાથી વધુ સમજ મેળવવાનો પ્રયાસ કરીશ ચાલો હવે બક બૂસ્ટ કન્વર્ટર જોઈએ જે લોડમાં પીવી પેનલને ઇન્ટરફેસ કરે છે તો ચાલો આપણે આ જઈએ અને બક બૂસ્ટ કન્વર્ટરની સ્કેમેટીક ખોલો અને ચાલો હું તેને આ જેમ ઝૂમ કરું છું તો આ બક બુસ્ટ કન્વર્ટર છે અવલોકન કરો કે ઇનપુટ સાથે અનુરૂપ અહીં એક સ્વીચ છે તમારી પાસે આ ધ્રુવીયતામાં ઇન્ડક્ટર અને ડાયોડ છે તમે જુઓ છો કે ઇન્ડકટર ફેશનમાં ડાયોડ દ્વારા ચક્રને મુક્ત કરશે કેપેસિટરની તરફનો વોલ્ટેજ નેગેટીવ છે હવે આપણે એ જ પીવી સ્રોતનો ઉપયોગ કર્યો છે તેથી આ 2 એમ્પીયર V સ્કેલ 20 પર ISA છે બાકીના સર્કિટ પહેલાની જેમ જ મારી પાસે પણ અહીં CT છે ટર્મિનલ કેપેસિટેન્સ ઉર્જા સ્ટોરેજ બફર તરીકે કામ કરે છે PWM 10 કિલો હર્ટ્ઝ અને VC કંટ્રોલ વોલ્ટેજ ડ્યુટી ચક્ર નક્કી કરી રહ્યું છે રિલેશનશિપ રિચાબિલીટી રિલેશનશિપથી મેં તેને ફરીથી 0 56 પર સેટ કર્યું છે બક બૂસ્ટનો એક ફાયદો એ છે કે બક બૂસ્ટ માટે IV વળાંકની સંપૂર્ણ શ્રેણી પર પહોંચી શકાય તેવું છે અને તમે જોશો કે બધા માન્ય ડ્યુટી ચક્ર છે હવે દાખલા તરીકે લો ઓક્ટેવ આઉટપુટ જુઓ કે અહીં અહીં છેલ્લી કોલમ છે બક બૂસ્ટ માટેનું ડ્યુટી ચક્ર છે અને જો તમે આગળ વધો તો તમે જોશો કે તમામ ડ્યુટી ચક્રના મૂલ્યો માન્ય મૂલ્યો છે જેનો અર્થ છે કે દરેક ડ્યુટી ચક્ર મૂલ્ય પહોંચી શકાય તેવું છે હવે 100 ઓહ્મ્સ માટે 100 ઓહ્મ લોડ R0 કે જે અમે મૂકી છે બk બૂસ્ટ માટેના ડ્યુટી ચક્રનું મૂલ્ય 0 78 ગુણ્યા 2 માઈનસ 1 બરાબર 0 56 છે તેથી આપણે મહત્તમ પાવર પોઇન્ટ આપવા માટે VC મૂલ્ય 0 56 પર સેટ કર્યું છે તેથી આ પેટા સર્કિટ પાવર SW પાવર સ્વીચ પહેલાં જેવું છે અને આપણી પાસે PWM ત્રિકોણ છે હવે ચાલો આપણે 100 ઓહ્મ R0 અને VC મૂલ્ય માટે સર્કિટનું સિમ્યુલેટીંગ કરીએ જેથી ડ્યુટી ચક્ર 0 78 થાય તો ચાલો હું ટર્મિનલ ખોલું અને બક બૂસ્ટ સ્કેમેટીક માટે નેટલિસ્ટ જનરેટ કરવા માટે હું જીનેટલીસ્ટનો ઉપયોગ કરીશ તેથી તમે તે કરો અને પછી હું ngspice buckboost cir નો ઉપયોગ કરીશ તેથી તે હવે સિમ્યુલેટીંગ કરશે અને તે સમાપ્ત થયા પછી હું ઇનપુટ પાવરનું અવલોકન કરવા માંગુ છું તેથી તમે અહીં ઇનપુટ પાવર જોશો જે તમે અહીં જુઓ છો પોઇન્ટ 26 વોટ ઉપર જે પેનલનો મહત્તમ પાવર પોઇન્ટ છે તેથી તમે જોશો કે કરંટમાં રીપલ ઘણાં છે આ મૂળભૂત રીતે ચાર્જ કરવાથી કેપેસિટીન્સને ડિસ્ચાર્જ કરી શકાય છે તમે જુઓ છો કે આ ઇનપુટ કેપેસિટીન્સ સ્ટોરેજ કેપેસિટેન્સ છે જે આપણે મૂકી દીધું છે કોઈએ તેનું મૂલ્ય ઓછ રીપલથી અથવા વધારે રીપલથી ગોઠવે છે તેથી તેથી જ આ રીપલ અહીં હાજર છે હવે ચાલો આપણે કહીએ કે હું R0 ની નીચે જઉં છું ચાલો કહીએ કે R0 આ 8 ઓહ્મ લેશે 8 ઓહ્મના R0 માટે બક બૂસ્ટના કિસ્સામાં તમારી પાસે ડ્યુટી ચક્ર તરીકે 0 50 છે તેથી જ્યારે તમે તેને VC માટે વ્યક્ત કરો ત્યારે તે 0 હશે તેથી ચાલો હું પહેલા R0 ને 8 ઓહ્મ થી 100 ઓહ્મ બદલીશ અને પછી સિમ્યુલેશન ચલાવો અને પછી સિમ્યુલેશન ચલાવ્યા પછી ચાલો ઇનપુટ પાવર અવલોકન કરીએ ઇનપુટ પાવર એ મહત્તમ મૂલ્યની નીચે છે તે ક્યાંક 10 થી પણ નીચા મૂલ્ય સુધી સ્થગિત થઈ રહી છે તેથી હવે હું અવલોકન કરું છું કે ડ્યુટી ચક્ર વોલ્ટેજ મૂલ્ય કંટ્રોલ વોલ્ટેજ મૂલ્ય તરીકે 0 56 અથવા 560 મિલીની આસપાસ છે ચાલો હું તેને આ મૂલ્યમાં કંટ્રોલ કરું છું જે 0 5 ડ્યુટી ચક્ર છે જેનો અર્થ VC થાય છે તેથી હું VCને 0 માં બદલીશ અને પછી સિમ્યુલેશન ચલાવીશ અને તમારે જોવું જોઈએ કે ઇનપુટ પાવર મહત્તમ પાવર પોઇન્ટ વેલ્યુ પર પાછો લાવવામાં આવ્યો છે કારણ કે હવે આપણે મેચિંગ ડ્યુટી ચક્ર આપ્યું છે જેમ કે RT એ યોગ્ય લોડ રેખા સાથેનો ઢાળ છે હવે તમે જોશો કે પાવર ફરીથી મહત્તમ પાવર પોઇન્ટની નજીક છે તેથી હું તમને આ સર્કિટનું અન્વેષણ કરવા અને તમારા માટે વિવિધ વસ્તુઓ અજમાવવા અને વિવિધ વિઝ્યુલાઇઝ કરવાનો વિવિધ વેવફોર્મનું અવલોકન કરવાનો અને PV સ્ત્રોત સાથે IV લાક્ષણિકતાઓ સાથેનો ઇનપુટ સ્રોત સમજાવાનો પ્રયત્ન કરીશ તમે શોર્ટ સર્કિટ કરંટના વિવિધ મૂલ્યો અને વોલ્ટેજ સ્કેલ મૂલ્યો સાથે પણ અન્વેષણ કરી શકો છો અને શું થાય છે તે જોવાનો પ્રયાસ કરી શકો છો આ તમને સ્વીચ મોડ ડીસી ડીસી કન્વર્ટર દ્વારા લોડમાં પીવી પેનલ્સને ઇન્ટરફેસિંગમાં વધુ અંદર આપશે હમણાં અમે આ આખા પીવી પેનલ ડીસી ડીસી કન્વર્ટર PWM બ્લોકનો ઉપયોગ કરીને લોડ કોમ્બિનેશન સિસ્ટમનું સિમ્યુલેશન કર્યું છે અને તે ઓપન લૂપમાં છે VC માત્ર નિશ્ચિત મૂલ્ય છે તે બંધ નથી લૂપ બંધ નથી તેથી આ ફક્ત તે સુનિશ્ચિત કરવા માટે છે કે ઓપન લૂપ હેઠળ અથવા સિસ્ટમ બરાબર છે સારી રીતે ડિઝાઇન કરેલી છે અને આપણી અપેક્ષાઓ મુજબ કાર્ય કરે છે